હવે સામાન્ય પાણીની પમ્પિંગ સિસ્ટમ ધ્યાનમાં લો હવે તે બધા કોમ્પનન્ટનું કાસ્કેડ છે પીવી સ્રોતથી પ્રારંભ કરીને પીવી સ્રોત છે આઉટપુટ પાવર કન્વર્ટર સાથે જોડાયેલ છે પાવર કન્વર્ટર કદાચ ડીસી કન્વર્ટર ડીસીથી ડીસી કન્વર્ટર અથવા ડીસીથી એસી કન્વર્ટર તે ડીસી મોટર અથવા એસી મોટર મેળવે છે પછી પાવર કન્વર્ટરનું આઉટપુટ મોટરને પાવર કરી રહ્યું છે અને મોટર પમ્પના શાફ્ટ ચલાવી રહી છે તે સેન્ટ્રીફ્યુગલ પંપ અથવા રીસિપ્રોકેટિંગ પંપ હોઈ શકે છે અને પમ્પ ખરેખર હાઇડ્રોલિક સિસ્ટમની સંભાળ લઈ રહ્યો છે જેમાં સક્શન હેડ ડિલિવરી હેડ ફ્રીક્સન લોસ છે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોલિક સિસ્ટમ માટેની શક્તિનો અંદાજ કેવી રીતે રાખવો અમે તે કર્યું છે જે થોડાં ઉદાહરણોમાં આટલું લાંબું છે અને તે Ph છે આ ડીસ્ચાર્જની વિશિષ્ટ રકમ પર આધારિત હાઇડ્રોલિક પાવર છે વિસર્જનના ચોક્કસ સમયની અંદર સક્શન પાઇપનો વ્યાસ ડિલિવરી પાઇપ તે તમામ સાંદ્રતા સાથે આપણી પાસે હાઇડ્રોલિક પાવરની ગણતરી કેવી રીતે કરવી તે જોયું હવે પંપમાં કાર્યક્ષમતા np હશે મોટરમાં કાર્યક્ષમતા nm હશે કન્વર્ટર હશે પાવર કન્વર્ટરમાં કાર્યક્ષમતા nc હશે પછી પીવી પાવર PPV શું છે તેથી મોટર આઉટપુટ Phnp પહોંચાડવા માટે સક્ષમ હોવું જોઈએ પાવર કન્વર્ટર આઉટપુટ Phnm nm પહોંચાડવા માટે સક્ષમ હોવું જોઈએ અને ફોટોવોલ્ટેઇક પેનલ અથવા મોડ્યુલ Phnm nm પહોંચાડવા માટે સક્ષમ હોવા જોઈએ બધી કાળજી લેવામાં આવે છે બધી કાર્યક્ષમતા દેખાય છે કાર્યક્ષમતાના લાક્ષણિક મૂલ્યો 70 પંપ માટે મોટર માટે 80 પાવર કન્વર્ટર 90 માટે તમે મોટર જુઓ છો 85 કાર્યક્ષમ મોટર અને 90 કાર્યક્ષમ મોટર પણ ઉપલબ્ધ છે પરંતુ તેનું કોન્ઝરવેટીવ મૂલ્ય 80 લો જેથી તમને એવું ન લાગે કે પાછળથી પીવી પેનલ્સનું કદ સમગ્ર સિસ્ટમને સંચાલિત કરવા માટે પૂરતું નથી એકવાર તમે મોટર અથવા મોટરને સમય સાથે બગડ્યા પછી આ બધા પરિબળો ધ્યાનમાં લઈને બદલી લો પાવર કન્વર્ટર કાર્યક્ષમતા પણ તમે 98 માટે મેળવો છો પરંતુ 90 કોન્ઝરવેટીવ મૂલ્ય લેવાનું સલામત છે જેથી તમે સુરક્ષિત બાજુ પર છો હવે PPV એ Ph 0 9 0 7 હશે અને જો તમે આ બધાની ગણતરી કરો છો તો તે બે ગણા Ph છે તેથી તમે અહીં જે પણ હાઇડ્રોલિક પાવરની ગણતરી કરો છો જ્યારે તમે પીવી પેનલને કદમાં લો છો ત્યારે તે તમને હાઇડ્રોલિક પાવરની ગણતરી બમણી હોવી જોઈએ તેથી તમારે આ વીજળીની જરૂરિયાત માટે પીવી પેનલને રેટ કરવાની રહેશે અને આખા વર્ષ માટે પણ તમને Hat લઘુતમ આપેલ દિવસે લઘુત્તમ ઊર્જાની ઘટના અને તે Hat ન્યુનત્તમ શોધવામાં આવે છે તમે પીવી કદ બદલવા માટે ઉપયોગ કરો છો પેનલ અમે સપ્તાહ 3 અને 4 માં આ વિશે ચર્ચા કરી છે તેમાંથી આગળ વધો અને જો તમે વર્ષના કોઈપણ દિવસ કરો છો તો તમારી સિસ્ટમ સક્ષમ હશે તમારી પીવી પેનલ આ ખાસ હાઇડ્રોલિક પાવર આવશ્યકતા માટે આ હાઇડ્રોલિક વોટર પમ્પિંગ સિસ્ટમને શક્તિ આપવા માટે સક્ષમ હશે